નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથેની સેવા માર્કેટિંગના આ વર્ગમાં આપનું સ્વાગત છે આગળના વર્ગમાં આપણે કેસ સ્ટડી 1 વિશે ચર્ચા કરી આજના આ વર્ગમાં આપણે કેસ સ્ટડી 2 પર ચર્ચા કરીશું આ કેસ સ્ટડી નાણાકીય સેવાઓ અને વીમાની સેવાઓના માર્કેટિંગ વિશે છે મૂળભૂત રીતે આપણે આજે નાણાકીય સેવાઓ અંગે ચર્ચા કરીશું તેમાં નાણાકીય સેવાઓના વિવિધ વિષયો તેમજ વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓના માર્કેટિંગ વિશેના વ્યાપક ખ્યાલ વિશે ચર્ચા કરીશું તો હવે આપણે વીમા સેવાઓના માર્કેટિંગથી શરૂઆત કરીએ અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં જીવન વીમાનો ઉપયોગ એકંદરે ઓછો છે તેના કારણોમાં ઓછી માથાદીઠ આવક અને જીડીપી તથા જીડીએમાં જીવન વીમાનું ઓછું યોગદાનનો સમાવેશ થાય છે જીવન વીમાના ઓછા ઉપયોગનું મુખ્ય કારણ છે કે વીમા ઉદ્યોગ એ વીમા નિયમનકારી અને વિકાસ સત્તા દ્વારા સંચાલિત થાય છે આ નિયમનકારી સત્તા એ વીમા ઉદ્યોગની પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે તો વીમા સેવાઓમાં માર્કેટિંગ મિશ્રણ શું છે તો વીમો એ શું છે તો વીમો એ ભવિષ્યમાં બનનારી ઘટનાઓ પર વ્યક્તિને ચોક્કસ રકમની ચુકવણી કરવા માટેનો કરાર છે વીમાની બે શ્રેણીઓ છે જીવન વીમો અને સામાન્ય વીમો વીમાની અંદર અગ્નિ વીમોમોટર વીમો આરોગ્ય વીમો પાક વીમો વગેરેનો સમાવેશ થાય છે વીમો એ બેંક કરતાં પણ વધારે નાણાકીય કિંમત ધરાવનાર નાણાકીય ઉત્પાદન છે એનો અર્થ એ છે કે વીમાને નફાકારક અને લાંબા ગાળાના ઉત્પાદન તરીકે રાખવા માટે વીમાનું ઉચું પ્રમાણ જરૂરી છે વીમા યોજના હેઠળ પ્રીમિયમ દર નક્કી કરવા માટેના ત્રણ મુખ્ય પરિબળો એ કિંમત નિર્ધારણ ના લક્ષ્યો છે કિંમતોની વ્યૂહરચના નક્કી કરતી વખતે મૃત્યુનો સરેરાશ દર એ મુખ્ય અને મહત્વનું પરિબળ છે બીજુ પરિબળ છે ખર્ચઃ પ્રીમિયમ નિર્ધારિત કરતા પહેલા કંપની પ્રોસેસિંગ ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ એજન્ટોનું કમિશન નોંધણી ખર્ચ જેવા ખર્ચાઓને ધ્યાનમાં લે છે વ્યાજ વીમા કંપની દ્વારા આપવામાં આવેલ વ્યાજદરો બેંક અને અન્ય નાણાકીય સંસ્થા દ્વારા આપવામાં આવતા વ્યાજદર કરતાં વધુ હોય તો જ લોકો વીમામા રોકાણ કરવાનું પસંદ કરશે વીમા ઉત્પાદનોની કિંમત નક્કી કરતી વખતે વ્યાજદર નિર્ણાયક પરિબળ છે સ્થળ વીમા ઉત્પાદન અને વિતરણ એ તમામ વીમા કંપની માટે સફળતાનો મુખ્ય અને નિર્ણાયક પરિબળ છે ગ્રાહકો સુધી પહોંચવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને વિતરણ ચેનલો નો ઉપયોગ કરવામાં આવે છે આજ કાલ ઈ ઈન્શ્યોરન્સ અને એમ ઈન્શ્યોરન્સ એટલે કે મોબાઇલ ઈન્શ્યોરન્સ એ સેવા વિતરણ માટેની નવી ચેનલો છે તેને થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ દ્વારા વિતરણનું સ્થાન લીધું છે વીમા સેવાઓમાં પ્રમોશનના ઉદ્દેશ્યો સ્પર્ધાત્મક વીમા ઉદ્યોગમાં પ્રમોશન એક નિર્ણાયક માર્કેટિંગ વ્યૂહરચના બની જાય છે વ્યક્તિગત વેચાણ એ પ્રમોશન વ્યૂહરચનાનું એક મહત્વપૂર્ણ સાધન છે જાહેરાત જાહેર સંબંધ વેચાણ પ્રમોશન ડાયરેક્ટ મેલ ઇન્ટરનેટ એ પ્રમોશન મિશ્રણના અન્ય ઘટકો છે ત્યારબાદ છે લોકો મધ્યસ્થીઓ સાથે મજબૂત સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે માહિતી તકનીકનો ઉપયોગ એ એક મોટું અને સક્ષમ પરીબળ છે તમે એ બાબતની નોંધ લીધી હશે કે વીમા સહિતની તમામ પ્રકારની સેવાઓ માહિતી તકનીકોનો ઉપયોગ કરીને સક્ષમ બને છે એજન્ટો પણ ખૂબ જ મહત્વપૂર્ણ લોકો છે સાથે સાથે કર્મચારીઓની તાલીમ અને વિકાસ પણ મહત્વપૂર્ણ છે જેથી કરીને કર્મચારીઓ ગ્રાહકોને વીમાની સેવાઓ ખરીદવા માટે કહી શકે સેવાઓના માર્કેટિંગ મિશ્રણમાં વેચાણ ટીમ ફ્રન્ટલાઈન અને ઓપરેશનલ કર્મચારીઓ પણ અત્યંત મહત્વપૂર્ણ છે પ્રક્રિયા પ્રક્રિયા ઓનલાઇન અને ઓફલાઇન પ્રકારની હોય છે આ પ્રકારની પ્રક્રિયા ગ્રાહકો માટે સરળ અને અનુકૂળ હોવી જોઈએ વીમાની પ્રક્રિયામાં દસ્તાવેજો હોય છે જેમાં રહેલ નિયમો અને શરતો ગ્રાહકો માટે સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ તેથી જ્યારે વીમાની પ્રક્રિયા શરૂ થાય અને પૈસાની ચુકવણી ની વાત આવે ત્યારે ગ્રાહકોને છેતરાયાનો અનુભવ ન થાય ત્યાર બાદનું પરિબળ છે ભૌતિક પુરાવા તેમાં વીમાની શાખા લોગો ચિહ્નનો વેબસાઇટનો સમાવેશ થાય છે ગ્રાહકો વીમાની સેવાની ખરીદી વખતે લાંબી કતારો વિશે પણ વિચારે છે તો વીમા સેવા માર્કેટિંગના આ સાત ભાગ છે વીમા ક્ષેત્રમાં રહેલી તકોનો ઉપયોગ કરવા અંગે અનેક પ્રકારના તર્ક વિતર્ક પ્રવર્તે છે પરંતુ રાષ્ટ્રીય હિત માટે વીમા ઉત્પાદનોના વપરાશને વધારવો પ્રીમિયમની જાળવણી કરવી તેમજ માળખાકીય વિકાસ માટેના સંસાધનોને ગતિશીલ રાખવું હિતાવહ છે જેથી ગ્રાહકોની જરૂરિયાતની વધુ સારી સમજણ વિકસાવાય છે જેનાથી બજારમાં વધુમાં વધુ ગ્રાહકલક્ષી ઉત્પાદનો ઉપલબ્ધ થશે વીમા કંપનીઓ તેમના ઉત્પાદન અને વેચાણ માટે બેન્કનો સહયોગ લઇ રહી છે મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઈટ થકી વીમા કંપનીઓ ઓનલાઇન વીમો પણ આપે છે વીમા કંપનીઓ પોસ્ટ ઓફિસ સાથે મળીને પણ વીમા સેવાઓ વેચે છે આમ દિવસે ને દિવસે વીમા સેવાઓના વિતરણની નવી ચેનલો ઉપલબ્ધ થઇ રહી છે હવે આપણે બીજા પ્રકારની નાણાકીય સંસ્થાઓ વિશે ચર્ચા કરીશું તેમા બેન્કનું માર્કેટિંગ બજાર સંશોધન અને ભારતીય બેન્કો જેવા મહત્વપૂર્ણ પરિબળોનો સમાવેશ થાય છે બેંકની સેવાઓના વેચાણ માટે માર્કેટિંગનો ઉપયોગ હંમેશા અનાવશ્યક માનવામાં આવતો હતો પરંતુ ઉદારીકરણ બાદ માર્કેટિંગને બેંક વ્યવસ્થાપન કાર્યનો એક અભિન્ન અંગ ગણવામાં આવે છે બેન્ક માર્કેટિંગ એક સંગઠનાત્મક ઉદ્દેશ છે તેમાં બેંક તેના સ્પર્ધકો કરતાં વધુ કાર્યક્ષમતા રાખી ગ્રાહકની જરૂરિયાત અને ઈચ્છાઓને સંતોષવા માટે સેવા પ્રદાન કરવા નિર્દેશિત કાર્યો કરે છે બેન્કો તેમના વ્યવસાયિક અને સામાજિક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે સમાન રીતે માર્કેટિંગ નો ઉપયોગ કરે છે માર્કેટિંગ કાર્ય માર્કેટિંગ સંશોધન માર્કેટિંગ ની શરૂઆત બેંક જે બજારમાં કાર્યરત છે તેની માહિતી સાથે થાય છે માહિતી એ માર્કેટિંગના અસરકારક આયોજન માટેનું આવશ્યક સાધન છે તેમાં ગ્રાહકોની જરૂરિયાતો હરીફની માહિતી અને બજાર હિસ્સા વિષેના સંશોધનનો સમાવેશ થાય છે મોટાભાગના બજાર સંશોધન અભ્યાસોનો આંતરિક ઉપયોગ કરવામાં આવે છે અને તેના કોઈ ઔપચારિક અહેવાલ તૈયાર કરવામાં આવતા નથી ઉત્પાદન વિકાસ બેન્કો દ્વારા ગ્રાહકોની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય ઉત્પાદનોનો વિકાસ કરવામાં આવે છે બેન્કિંગ સેવાઓની કિંમત ભારતીય રિઝર્વ બેંક જે ભારતની મધ્યસ્થ બેંક છે તેના દ્વારા કિંમત નિર્ધારણ નીતિ પ્રમોશનલ વ્યૂહરચના અને વિતરણ પ્રણાલી વિકસાવવામાં આવે છે દરેક બેન્કએ ગ્રાહકોને વધુ સારી રીતે સંતુષ્ટ કરવાની તકો શોધવી જરૂરી છે બજાર કેન્દ્રિત અભિગમ વિકસાવવો બેંકના માર્કેટિંગ અભિગમને વિકસાવવા માટે કર્મચારીઓને તાલીમ આપવી જરૂરી છે તે ગ્રાહક સભાનતા માટે મહત્વપૂર્ણ છે બેંક માર્કેટિંગના 7P શું છે તેમાં અનેક બેંકીંગ ઉત્પાદનો નો સમાવેશ થાય છે તેમાં ડિપોઝિટ લોન કન્સલ્ટન્સી નિવેશ આંતરરાષ્ટ્રીય બેન્કિંગ ડિમેટ એકાઉન્ટ ઓનલાઈન અને મોબાઇલ બેન્કિંગ મોબાઈલ વોલેટ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો સમાવેશ થાય છે તો અહીં આપણે જોયું કે બેંકના ઘણા ઉત્પાદનો છે લોન કન્સલ્ટિંગ ફી કમિશન સેવા ચાર્જ તરીકે વસુલવામાં આવતા વ્યાજ દરોને શરૂઆતની કિંમત કહેવામાં આવે છે સ્થળની અંદર અનેક પરિબળોનો સમાવેશ થાય છે તેમાં આઉટલેટ બ્રાન્ચ આઉટલેટએટીએમ ઓનલાઇન બેન્કિંગ મોબાઇલ બેન્કિંગ અને આજના સમયમાં સુસંગત એવી ઘણી બધી પ્રકારની બેંકની સેવા અને ઉત્પાદનોનો સમાવેશ થાય છે બેંક માર્કેટિંગના 7P છે તેમાંનુ એક પરિબળ છે પ્રમોશન તેમાં ટીવી રેડીયો સીનેમા અખબારો અને સામયિકોમાં આપવામાં આવતી જાહેરાતોનો સમાવેશ થાય છે આ બધાનો ઉપયોગ બેંકની સેવાના પ્રમોશન માટે કરવામાં આવે છે પ્રચાર માટે રોડ શો જાગૃતિ સેમિનાર અને સ્પોન્સરશિપ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે પ્રમોશન થકી વેચાણ વધારવા માટે ગિફ્ટ કાર્ડ ડિસ્કાઉન્ટ કેશબેક ટેલિફોન તથા મોબાઇલ થકી વ્યક્તિગત વેચાણ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે ત્યારબાદ આવે છે લોકો ફ્રન્ટલાઈન કર્મચારીઓ ઓપરેશન કર્મચારીઓ વેચાણ તથા ગ્રાહકલક્ષી ટીમના લોકો બેંક માર્કેટિંગનું મહત્વપૂર્ણ ભાગ છે ત્યારબાદમાં આવે છે પ્રક્રિયા તેમાં ખાતું ખોલવાની પ્રક્રિયા બેન્કિંગ સેવાઓ પ્રતિસાદ પ્રક્રિયાનો સમાવેશ થાય છે આ બેંક માર્કેટિંગના 7P નો ભાગ છે ભૌતિક પુરાવામાં બેંકની શાખાઓ એટીએમ સાઈનેજ બિલબોર્ડ કર્મચારીઓનો પહેરવેશ જેવી બાબતોનો સમાવેશ થાય છે જે બેંક શ્રેષ્ઠ સેવા પ્રદાન કરે છે તેની આગળ ગ્રાહકોની લાંબી કતારો હોય છે ટૂંકમાં એમ કહી શકાય કે ભારતીય બેન્કિંગ ક્ષેત્ર તેમના ફાયદા માટે આધુનિક માર્કેટિંગની પ્રવૃત્તિઓને અપનાવવામાં ધીમી રહી છે તેનુ એક મહત્વનું કારણ એ છે કે બેન્કિંગ ક્ષેત્ર માર્કેટિંગ પ્રવૃત્તિઓનો અવકાશ તેના પરીમાણો તથા બજાર સંશોધનનાં મહત્વ વિશે જાગૃત ન હતા પરંતુ તકનીકી વિકાસ અને વધતી સ્પર્ધા એ બેંકોને નવીનતમ માર્કેટિંગ વ્યૂહરચના અપનાવવાની ફરજ પાડી છે હવે બેન્કો ઇન્ટરનેટ મારફતે વધુ સારી સેવાઓ આપી રહી છે ઓનલાઇન અને મોબાઇલ બેન્કિંગ એ ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટેની નવીનતમ ચેનલ છે હવે આપણે બીજા પ્રકારની નાણાકીય સેવાઓની ચર્ચા કરીએ તેનું નામ છે આવાસ અને નાણાકીય મધ્યસ્થીની સેવાઓ ભારત સરકાર દ્વારા આવાસ ક્ષેત્રને અગ્રતા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તાજેતરમાં જ આવાસ અને આવાસ બજારોના અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવ્યો હતો વિકાસશીલ દેશોમાં આવાસમાં નિવેશ એ માટે સંપત્તિ સર્જનનું એક મહત્ત્વનું પરિબળ છે નીતિ પરિપ્રેક્ષ્યો એ નેટવર્કિંગના ખ્યાલને દર્શાવે છે આજના સમયમાં હાઉસિંગ ફાઇનાન્સ એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે પરંતુ વર્ષોનો અનુભવ એ સૂચવે છે કે હાઉસિંગ ફાઇનાન્સ સંસ્થાએ રિયલ એસ્ટેટની માહિતીને ધ્યાનમાં રાખવી જરૂરી છે ટૂંકા ગાળાનું ફાઇનાન્સ એ વિકાસકર્તા અને નાણાકીય સંસ્થા વચ્ચેની બીજી મહત્ત્વની કડી છે ઔપચારિક ફાઈનાન્સ સંસ્થાઓ અને અનૌપચારિક તરીકે કાર્યરત ફાઈનાન્સ સંસ્થાઓ વચ્ચે લિંક થવી મહત્વપૂર્ણ છે ટૂંકમાં એવું કહી શકાય કે ઉભરતા બજારો માટે સંસાધનોની ઉપલબ્ધતા ખૂબ જ આવશ્યક છે ભાવિ પ્રણાલીની ડિઝાઇન દ્વારા એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે હાઉસિંગ પ્રવૃત્તિના વિકાસ પર તેની મજબૂત અને કાયમી અસર રહે હવે આપણે વાત કરીએ બીજું નાણાકીય સેવાઓ ની જેનું નામ છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવા અથવા પીએમએસ પોર્ટફોલિયો સેવાઓ એ રોકાણકારોને મહત્તમ વળતર આપવાની જવાબદારી સાથે ઓફર કરવામાં આવે છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ રોકાણકારોને પૂરી પાડવામાં આવતી સેવાઓ છે જેમાં એજન્સી મહત્તમ વળતર ચૂકવવા માટે રોકાણકારોના ભંડોળનો પદ્ધતિસર નિવેશ કરવાની જવાબદારી નિભાવે છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાના અનેક પ્રકાર છે તેને મૂળભૂત રીતે ત્રણ પ્રકારના વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે આ વર્ગીકરણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની માર્ગદર્શિકા મુજબ છે પરંતુ તે સલામતી કે રોકાણ પર વળતરની બાયંધરી આપતા નથી કારણકે પોર્ટફોલિયો સેવાઓમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે પરંતુ જે નિવેશકારો આ પ્રકારનું જોખમ લેવાની તૈયારી બતાવે છે તેમને આ પ્રકારની સેવા ઓફર કરવામાં આવે છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓમાં ગ્રાહકોને રોકાણ પર મહત્તમ વળતર મેળવવા માટે વિવિધ વ્યક્તિઓ પર આધાર રાખવો પડે છે ત્યારબાદની સેવાઓ છે બિન વિવેકાધીન પીએમએસ આ પ્રકારની સેવાઓ એવા રોકાણકારો માટે છે જેઓ પોતાના નિવેશ અંગેના નિર્ણયો પોતે લેવા માંગે છે ત્યારબાદની સેવા છે રોકાણ વ્યવસ્થાપન સેવાઓ આ પ્રકારની સેવાઓમાં ગ્રાહકો પોતાના રોકાણનુ સંચાલન પોર્ટફોલિયો મેનેજમેન્ટ કંપની પર છોડે છે હવે છે વૈકલ્પિક પીએમએસ કે જેમાં કંપની કુશળતા પ્રાપ્ત કર્યા બાદ ગ્રાહકોને બિન વિવેકાધીન પોર્ટફોલિયો મેનેજમેન્ટની સેવા ઓફર કરે છે જેમાં ગ્રાહકોને ઉપરોક્ત દર્શાવેલ બે પ્રકારની સેવાઓમાંથી કોઈપણ સેવાની પસંદગી કરી શકે છે સેવા માર્કેટિંગ અનુસાર બજારમાં વિશિષ્ટ ઓળખ બનાવવા માટે પોર્ટફોલિયો મેનેજરે ત્રણ મુખ્ય કાર્ય કરવા પડશે સૌથી પહેલા છે સેવા વ્યૂહરચનાની ડિઝાઇન નક્કી કરવી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવા વ્યૂહરચનાનો હેતુ બે મુખ્ય અપેક્ષાઓ પૂર્ણ કરવાનો હોય છે એક છે વિશ્વસનીયતા અને વ્યવસાયિક સંબંધો સંતોષવા પીએમએસ વ્યૂહરચના માત્ર સેવા પૂરી પાડી ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નહીં પરંતુ તેના કર્મચારીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા વિશેની હોવી જોઈએ PMSનુ મૂર્તીકરણ નિવેશકારોમાં પર્યાપ્ત વ્યાવહારિક વિશ્વાસ સંપાદન કરવા માટે કંપનીઓએ સુસજ્જ માહિતી પ્રક્રિયા તકનીકો સભ્યોની ઓળખ પરિસરનુ વાતાવરણ વગેરે જેવા પરિબળોનો ઉપયોગ કરવો જોઈએ સેવા આધારિત સિસ્ટમનો વિકાસ કરવો પીએમએસ ઓપરેશન સિસ્ટમ માં ત્રણ ભાગોનો સમાવેશ થાય છે સંશોધન અને વિશ્લેષણ બ્રોકર અને કસ્ટડી ફંકશનનો સમાવેશ થાય છે PMSની સફળતાનો આધાર મજબૂત વિશ્વસનીય અને ઉપયોગી એવી સિસ્ટમ પર આધારિત છે હવે વાત કરીએ માર્કેટિંગ મિશ્રણની PMSના 7Pમા શેરબોન્ડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણની કન્સલ્ટન્સી કર લાભ ફંડ બ્રોકરેજ સેવાના કર સ્ટેમ્પ ડ્યુટી કસ્ટડી વેરો ડિસ્કાઉન્ટ અને પ્રોસેસિંગ ફી નો સમાવેશ થાય છે ત્યારબાદ છે સ્થળ તેમાં ઇન્ટરનેટ ટેલિમાર્કેટિંગ દલાલ એજન્ટ વેચાણ ટીમ કે જે વિતરણ માં મદદ કરે છે તેમનો સમાવેશ થાય છે જાહેરાત ડાયરેક્ટ માર્કેટિંગ વ્યક્તિગત વેચાણ સોશિયલ મીડિયા એ પ્રમોશનનો જ એક ભાગ છે લોકો તેમાં કર્મચારીઓ એજન્ટ ગ્રાહક સહાય કર્મચારીઓ સંશોધન ટીમ વેચાણ તથા ગ્રાહકોનો સમાવેશ થાય છે આ એવા અન્ય લોકો છે જે સેવા કર્મચારીઓ અને એજન્ટોની સાથે રહીને સેવા પ્રદાન કરે છે પ્રક્રિયા તેના વિવિધ પરિબળો છે તેમાં ઓફલાઈન અને ઓનલાઇન સ્ટાન્ડર્ડ અથવા સરળ ભૌતિક પુરાવા દસ્તાવેજો ઓફિસનું સ્થાન ઓફીસનું વાતાવરણ વગેરેનો સમાવેશ થાય છે આ પરિબળો લોકોને એ વાતનો સંકેત આપે છે કે જો તેમની પાસે વધારે સંપત્તિ છે તો કંપની તેમને સંપત્તિ વ્યવસ્થાપનની સેવાઓ પ્રદાન કરી શકે છે સર્વિસસ્કેપને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે લોકોને એવું લાગે કે તેઓ વધુને વધુ શ્રીમંત બની રહ્યા છે સારાંશમા એમ કહી શકાય કે પીએમએસ ઉદ્યોગનુ ભવિષ્ય ઉજજવળ છે પરંતુ જેમ જેમ સ્પર્ધા વધતી જશે તેમ તેમ કંપનીઓએ વધુ મૂલ્યવાન અને વૈવિધ્યસભર સેવાઓ પ્રદાન કરવી પડશે તે માટે PMSએ એક મજબૂત સેવા સિસ્ટમ વિકસાવવી પડશે હવે આપણે બીજા પ્રકારની નાણાકીય સેવાઓ પર ચર્ચા કરીએ એનું નામ છે ફેક્ટરીંગ સેવા માર્કેટિંગ ફેક્ટરીંગ એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ધિરાણ અને પ્રાપ્ય નાણાં સંગ્રહને આવરી લેતી નાણાકીય સેવા છે તેમાં ચાર મુખ્ય કાર્યોનો સમાવેશ થાય છે તે મળવાપાત્ર બિલો અને વેપાર દેવાની સામે નાણાં ધીરવાની સેવા આપે છે તે વેચાણ ખાતાની વહીવટી જવાબદારીઓ પણ સંભાળે છે ઉપરાંત ગ્રાહકને દેવું વીમા સુવિધાની સેવા પણ પૂરી પાડે છે નાણા સંબંધિત કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે આ બધી પ્રકારની સેવાને ફેક્ટરીંગની સેવા કહેવામાં આવે છે સફળ ફેક્ટરીંગ સેવાઓ શરૂ કરવા માટે માત્ર એક સંસ્થા પૂરતી નથી પરંતુ તે માટે બહેતર વ્યવસ્થાપન અને યોગ્ય નીતિની જરૂર છે પરંતુ તેમાં કેટલીક સમસ્યાઓ છે તેથી અલગ અલગ પ્રકારની સેવા નીતિની જરૂર છે અનેકવિધ ફેક્ટરીંગ સેવાઓ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે સંપૂર્ણ સેવા ફેક્ટરીંગ સંસાધનો સંપન્ન ફેક્ટરીંગ ઇનવોઈસ ડિસ્કાઉન્ટીંગ અને એજન્સી ફેક્ટરીંગ એ ફેક્ટરીંગ સેવાઓના પ્રકાર છે સંસ્થા માટે ચોક્કસ પ્રકારની સેવા પ્રદાન કરવી એ પડકારજન્ય કામ છે કારણ કે સંસ્થા એક સમયે બધી સેવાઓ પ્રદાન કરી શકતી નથી દરેક પ્રકારની સેવાના અમુક ફાયદા અને ગેરફાયદા છે ફેક્ટરીંગ સેવાઓની કિંમત બે પરિબળોને આધારિત હોય છે વહીવટી ખર્ચ અને ડિસ્કાઉન્ટ ચાર્જ સેવાની કિંમત સ્પર્ધાત્મક હોવી જોઈએ અને નફાનું માર્જિન પ્રદાન કરે તેવી હોવી જોઈએ માર્કેટિંગ વ્યૂહરચના વિશે યોગ્ય નિર્ણય પર પહોંચતા પહેલા ફેક્ટરીંગ સંસ્થાએ બજારનો અભ્યાસ કરવો આવશ્યક છે ફેક્ટરીંગ સેવાઓના માર્કેટીંગમાં આવશ્યક રીતે બજાર ગ્રાહકો સ્પર્ધકો અને કિંમતનો અભ્યાસ સામેલ છે બજાર ઉપભોક્તા સ્પર્ધકો અને કિંમત આ પરિબળો ફેક્ટરીંગ સેવા માર્કેટિંગનો જ એક ભાગ છે ભારતમાં ફેક્ટરીંગ સેવાઓની સંભાવના ઉજ્જવળ છે આ પ્રકારના સેવાઓની સફળતા મોટેભાગે ફેક્ટરીંગ સંસ્થા તેની સેવાઓનું સંચાલન અને માર્કેટિંગ કેવી રીતે કરે છે તેના પર નિર્ભર છે આ સેવાઓમાં સફળતાનો અવકાશ વધારે છે કારણ કે બજારમાં સંખ્યાબંધ નાની અને મધ્યમ કદની સંસ્થાઓ છે અને આ બધી સંસ્થા ફેક્ટરીંગ સેવાઓનો લાભ લઇ શકે છે હવે આપણે બીજી મહત્વપૂર્ણ નાણાકીય સેવાઓની ચર્ચા કરીએ છે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટિંગ છેલ્લા દાયકામાં ભારતીય નાણાકીય ક્ષેત્રનું અવકાશ અને સંશોધનોની દ્રષ્ટિએ નોંધપાત્ર વિસ્તરણ થયું છે મ્યુચ્યુઅલ ફંડ એ બચત અને મૂડી બજાર વચ્ચેની મહત્ત્વની કડી છે વૈવિધ્યસભર રોકાણ એ નિવેશકારોના એકંદર જોખમને ઘટાડે છે સામાન્ય રીતે લોકો જોખમના કારણે શેરબજારમાં રોકાણ કરવા માંગતા નથી ઉપરાંત તેઓને શેરબજારના વલણ વિશે ઓછી જાણકારી હોય છે આ પ્રકારના નિવેશકારો માટે મ્યુચ્યુઅલ ફંડ એ શ્રેષ્ઠ વિકલ્પ છે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સંબંધિત જોખમને વિતરીત કરે છે અને તે માટેના બજારના જ્ઞાનની પણ જરૂરિયાત હોતી નથી રોકાણકાર તેમની જરૂરિયાત મુજબ એકીકૃત અથવા વ્યવસ્થિત રોકાણ યોજના પસંદ કરી શકે છે મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર વિમોચન સમયગાળાના આધારે ફંડ ના બે પ્રકાર છે જેમાં વિમોચનની નિશ્ચિત તારીખ વગરનું સમાપ્ત થતું મ્યુચ્યુઅલ ફંડ અને વિમોચનની નિશ્ચિત તારીખે સમાપ્ત થતા મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે લાભ આધારિત ઇક્વિટી ફંડ નિશ્ચિત આવક ફંડ મની માર્કેટ ફંડ બેલેન્સ ફંડઈન્ડેક્ષ ફંડ અને ફંડ ઓફ ફંડ એ મ્યુચ્યુઅલ ફંડના વિવિધ પ્રકારો છે આગળ જણાવ્યા મુજબ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટિંગ મિશ્રણમાં પણ 7P નો સમાવેશ થાય છે ઉત્પાદન પરીબળમાં ગુણવત્તા ડિઝાઇન અને વિવિધ સેવાઓની શ્રેણીનો સમાવેશ થાય છે કિંમતમાં એકમોની કિંમત પ્રોત્સાહનનો દર અને એજન્ટો અથવા બ્રોકરોના કમિશન જેવી કિંમતો નો સમાવેશ થાય છે ગ્રાહક અથવા એજન્ટો અને દલાલો જેવા મધ્યસ્થીઓ સ્થળ દર્શાવે છે પ્રમોશનમાં જાહેરાતના વિવિધ પ્રકારો ઇન્ટરનેટ રોડ શો નો સમાવેશ થાય છે લોકોમાં કર્મચારીઓ એજન્ટ ગ્રાહક આધારિત કર્મચારીઓ અને વિવિધ ઇનામ તથા પુરસ્કારનો સમાવેશ થાય છે ગ્રાહકોના વિવિધ દસ્તાવેજો કંપનીની નીતિઓ અને પ્રમાણપત્ર એ ભૌતિક પુરાવા નો ભાગ છે ટૂંકમાં એ કહી શકાય કે બચતનું બજાર ધીમે ધીમે વિકસી રહ્યું છે તેથી જ મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય સેવાઓની જરૂરિયાત પણ વધી રહી છે મ્યુચ્યુઅલ ફંડના સફળતાપૂર્વક માર્કેટિંગ માટે અસરકારક બજાર સંશોધન અને ગ્રાહક કેન્દ્રિત ઉત્પાદનનું આયોજન જરૂરી છે આ કેસની ચર્ચા હું અહીં સમાપ્ત કરૂં છું આ વર્ગમાં ચર્ચવામાં આવેલ વિષયો રવિશંકર નામના પુસ્તકમાંથી લેવામાં આવેલ છે આ પુસ્તક વાંચ્યા બાદ તમને વિવિધ પ્રકારની સેવાઓ વિશે વધારે જાણકારી મળશે મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મને આશા છે કે આ વર્ગમાં આપને મદદ મળી હશે